નમસ્તે છેલ્લા ત્રણ સત્રોમાં અમે સીવીપી વિશ્લેષણ વિશે ચર્ચા કરી બે ઉદાહરણો અને બે કેસ પણ હલ કર્યા છે પહેલો કેસ ગણેશ લિમિટેડનો હતો જેમાં ત્રણ બ્રાન્ડ અથવા ઉત્પાદનો હતા હું ખાતરી છે કે તમે તેને હલ કરી દીધો હશે જો હલ નથી કર્યો તો હવે કરો ગણેશ લિમિટેડ પાસે ત્રણ ઉત્પાદનો છે તેનો ચલિત ખર્ચ અને વેચાણ કિંમત આપવામાં આવ્યું છે તેની માસિક સ્થિર ખર્ચ 480000 છે અને જુલાઈ મહિનામાં ત્રણ ઉત્પાદનોના વેચાણ મિશ્રણ 20000 20000 20000 છે અને ઓગસ્ટ મહિનામાં તે 35000 16000 અને 5000 છે પ્રશ્નના ભાગ એમાં અમે માસિક નફાની ગણતરી કરી અને ઓછા વેચાણવાળા મહિનામાં વધારે નફો કેવી રીતે થઈ શકે તેની ચર્ચા કરી તેથી જુલાઈ મહિનાનો નફો કેટલો છે અહીં સુધી અમને આ ઉકેલ મળ્યું છે અમે ફાળો અને પીવી રેશિયોની ગણતરીથી શરૂઆત કરી હતી તેથી ઉત્પાદન એનો ફાળો 11 બીનો 12 અને સીનો 4 છે આ પીવી રેશિયો પણ છે પછી અમે જુલાઈ મહિના માટે નફોની ગણતરી કરી હતી સૌ પ્રથમ જુલાઈ મહિના માટેના ફાળોને જાણવું જોઇએ તે 540000 છે એમાંથી 480000 ને બાદ કરીએ છીએ તેથી અમને 60000 નો નફો મળે છે ઓગસ્ટ મહિનામાં ફાળો સુધરીને 597000 થઈ ગયો છે જે 480000 દ્વારા બાદ કરવામાં આવે છે જેથી અમને 117000 નો નફો મળે છે તમે જોઈ શકો છો કે નફો 60000 થી વધીને 117000 થઈ ગયો છે જુલાઈ મહિનામાં એકમોની સંખ્યા 60000 હતી જે ઘટી ગયી છે તમે અપેક્ષા કરી શકો છો કે એકમોની સંખ્યામાં ઘટાડો થવાથી નફામાં ઘટાડો થાય છે પરંતુ અહીં નફો વધ્યો છે તમે સમજો છો ચાલો સમજીએ કે તે કેવી રીતે શક્ય છે કારણ એ છે કે જુલાઈ મહિના કરતાં ઓગસ્ટનું વેચાણ મિશ્રણ સારું છે તમે સમજી ગયા છો પરંતુ તે શા માટે સારું છે કારણ કે ઉત્પાદન એનો ફાળો સી કરતા વધારે છે ઉત્પાદન બીના વેચાણમાં બહુ પરિવર્તન નથી થતું પરંતુ ઉત્પાદન સીનું વેચાણ 20000 થી ઘટીને 5000 થઈ ગયું છે જ્યારે કે એનું વેચાણ વધ્યું છે તેથી જ કુલ ફાળો વધ્યો છે જેથી આખરે ઓગસ્ટ મહિનામાં વધુ ફાળો અને નફો મળે છે તેથી પ્રશ્નના પ્રથમ ભાગ માટે ગણતરી આ રીતે કરવાનું છે અને આજે આપણે કુલ વેચાણની ગણતરી પણ કરીશું તેથી કુલ વેચાણ 2960000 થી ઘટીને 2414000 થઇ ગયું છે તેથી વેચાણની અંકોમાં ઘટાડો થયો છે એટલું જ નહીં એકમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે કારણ કે ઉત્પાદન સીનો સૌથી વધુ વેચાણ મૂલ્ય છે જ્યારે કે એનો વેચાણ મૂલ્ય સૌથી ઓછું છે તેથી કુલ આવકની દ્રષ્ટિએ કંપની નાખુશ રહેશે કારણ કે તેની આવકમાં ઘટાડો થયો છે પરંતુ નફામાં સુધારો થયો છે હવે આગળ વધીએ તેથી પ્રશ્નના બી ભાગમાં પૂછવામાં આવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટના મહિનાના વેચાણ મિશ્રણને X1 અને X2 તરીકે ધ્યાનમાં લયીને બન્ને માટે સમતૂર બિંદુની ગણતરી કરો અને બન્ને માટે શ્રેષ્ઠ મિશ્રણ સૂચવો તેથી જુલાઈમાં આપણે તેને પ્લાન X1 તરીકે ઓળખીશું અને ઓગસ્ટ માટે પ્લાન X1 તરીકે ઓળખીશું હવે આ દરેક પ્લાન માટે તમારે સમતૂર બિંદુની ગણતરી કરવી પડશે બન્ને યોજનાઓ માટે સમતૂર બિંદુની ગણતરી કરો તમે જાણો છો ઉત્પાદન એ બી અને સીના વેચાણ કિંમત ફાળો અને એકમોની સંખ્યા હવે બીઈપીની ગણતરી કરો તમે તે કેવી રીતે કરી શકશો મને લાગે છે કે તમે આ ભાગથી વિષય જાણો છો અમે જુલાઈ મહિનાના નફાની ગણતરી કરી છે તે પ્લાન X1 છે તમે બીઈપી પણ જાણો છો માત્ર એટલો જ તફાવત છે કે આપણે અગાઉ એ બી અને સીના પીવી રેશિયોની ગણતરી કરી છે હવે અમે આખા મહિનાના પીવી રેશિયોને વેચાણના મિશ્રણ સાથે ધ્યાનમાં લઈ રહ્યા છીએ તેથી તમે સરેરાશ પીવી રેશિયો વેઈટેડ સરેરાશ પીવી રેશિયોની ગણતરી કરી શકો છો જ્યારે આપણે વેચાણ દ્વારા ફાળોને વિભાજિત કરીએ ત્યારે પીવી રેશિયો મળે છે તેથી તમે એ બી સી માટે વેઈટેડ સરેરાશ પીવી રેશિયો જુલાઈ મહિના અથવા X1 ની યોજના માટે મેળવી શકો છો આ કરવાની બીજી એક રીત પણ છે તે પણ સરસ છે કે તમે આ બધાને એક બાસ્કેટની જેમ રાખી શકો તેથી તમે એક બાસ્કેટ વેચો છો જેમાં એનું 1 એકમ બીનું 1 એકમ અને સીનું 1 એકમ છે કારણ કે કુલ વેચાણ 1 1 1 છે જે 20000 20000 20000 ના ગુણોત્તરમાં છે તેથી એક બાસ્કેટમાં 1 એ 1 બી વત્તા 1 સી શામેલ છે હવે બાસ્કેટ દીઠ ફાળોની ગણતરી કરો તમે 1 એ 11 1 બી 12 1 સી 4 તરીકે લઈ શકો છો તેથી બાસ્કેટનો કુલ ફાળો 27 છે હવે આપણે ફાળો દ્વારા 480000 સ્થિર ખર્ચ લાવી પડશે તેથી સૂત્ર એ એકમ દીઠ ફાળો પર એફસી છે તેથી 27 દ્વારા વિભાજિત 480000 તમને બાસ્કેટ્સની સંખ્યા મુજબ સમતૂર બિંદુ મળશે શું તમે સમજી શક્યા તમને 17777 77 જવાબ મળશે આ સમતૂર મેળવવા માટે આ બધા બાસ્કેટ્સને વેચવા પડશે તેને એકમોમાં રૂપાંતરિત કરવા પડશે જે 1 1 બરાબર છે તેથી દરેક બાસ્કેટ્સમાં 1એ 1બી 1સી છે તેથી સમતૂર બિંદુ 17777 77 છે તમે 17778 પણ લખી શકો છો એ બી અને સી માટે તમે તેની ગણતરી એકમો અથવા રૂપિયામાં કરી શકો છો તમે રૂપિયામાં તેની ગણતરી કેવી રીતે કરશો શું તમને સૂત્ર યાદ છે પીવી રેશિયો દ્વારા વિભાજિત એફસી પહેલા અમે તેનો ઉપયોગ એક ઉત્પાદન માટે કર્યો હતો હવે અમે વેઈટેડ સરેરાશ પીવી રેશિયો લઇએ છીએ તેથી આખી બાસ્કેટ્ માટે પીવી રેશિયો 0 18 છે જે 1 1 1 ની બરાબર છે તમે સિંગલ પીવી રેશિયો પણ જોઈ શકો છો તેથી તે 2631111 જેટલા કુલ બીઈપીની આપે છે તમે તેને રૂપિયામાં તેમજ એકમોમાં બંને રીતે કરી શકો છો હવે તમે એજ પદ્ધતિ લાગુ કરીને યોજના X2 જે ઓગસ્ટ મહિના માટે છે મારી સાથે કરો અમે જાણતા હતા કે પ્લાન એક્સ 2 માટે અમારો નફો 117000 છે તો બાસ્કેટ શું હશે માની લો કે અમે એક બાસ્કેટ્ પસંદ કરી જેમાં 1 1 1 નો પ્રમાણ નથી તેની જગ્યાએ તેમાં 35000160005000 નો પ્રમાણ છે તેથી તમે ધારી શકો છો કે બાસ્કેટ્માં 35 એ 16 બી અને 5 સી છે હવે આના આધારે પ્રતિ બાસ્કેટમાં ફાળોની અને બાસ્કેટમાં સંખ્યાની દ્રષ્ટિએ બીઈપીની ગણતરી કરો મને આશા છે કે તમે કરી શકશો તેથી 35 એની 1 બાસ્કેટ માટે 11 દ્વારા 35 ને ગુણાકાર કરીશું તો આપણે 385 રૂપિયા મેળવીશું 16 દ્વારા 12 ને ગુણાકાર કરીશું તો આપણે બીમાંથી 192 મેળવીશું અને 5 દ્વારા 4 ને ગુણાકાર કરીશું તો સીમાંથી 20 મેળવીશું જેનો કૂલ ફાળો 597 38519220 છે તમે બાસ્કેટ્સની સંખ્યાના સંદર્ભમાં બીઇપી મેળવી શકો છો કારણ કે અમારું લક્ષ્ય 480000 વસુલ કરવાનું છે અને એક બાસ્કેટ માંથી આપણે 597 મેળવી રહ્યા છીએ તેથી એકમ દીઠ ફાળો દ્વારા એફસીને વિભાજીત કરશો તો 804 02 મળશે તેથી તમારે 802 02 વેચવું પડશે એક બાસ્કેટમાં આપણી પાસે 35 એ 16 બી અને 5 સી નો મિશ્રણ છે હવે એ બી સી A B C માટે એકમોની ગણતરી કરો તો તમને A ના 28140 એકમો બીના 12864 3 એકમો અને સીના 4020 1 એકમો મળશે સમજી ગયા પરંતુ અગાઉ આ બાસ્કેટમાં 1 1 1 જથ્થો જ હતો પરંતુ હવે આ મિશ્રણમાં એ બી અને સીની 35 16 અને 5 માત્રા છે તમે રૂપિયાની દ્રષ્ટિએ ઓછામાં ઓછું વેચાણ અથવા સમતૂર બિંદુ વેચાણ મેળવવા માટે શું કરશો મને લાગે છે કે તમે જાણો છો કે અમે તે કર્યું છે સૌ પ્રથમ આ બાસ્કેટ માટે વેઈટેડ સરેરાશ પીવી રેશિયોની અને પછી બીઈપીની ગણતરી કરો તો તમને પીવી રેશિયો કેવી રીતે મળશે જ્યારે આપણે વેચાણ દ્વારા ફાળો વિભાજિત કરીયે છીએ ત્યારે પીવી રેશિયો 0 24 મળશે અને એફસી દ્વારા બીઇપી વિભાજિત કરો એટલે કે 480 ને 0 24 થી વિભાજિત કરો તો 1940904 મળશે હવે બે વેચાણ મિશ્રણ એક્સ 1 અને એક્સ 2 ની તુલના કરો શોધો કે બન્ને મિશ્રણ માંથી X1 અથવા X2 કયા મિશ્રણનો નિર્ણય લેવો જોઈએ તમારો જવાબ શું છે એક્સ 1 નો બીઇપી વધારે છે એક્સ 2 ની બીઇપી ઓછી છે તમે કયું લેશો શું તમે વધુ બીઇપી અથવા ઓછા બીઇપી લેશો દરેક કંપનીને ઓછા બીઇપી લેવાની ઇચ્ચા હોય છે તેથી એક્સ 2 ને પ્રાધાન્ય આપવામાં આવશે પરંતુ આ એકમાત્ર કારણ નથી તમે પીવી રેશિયોની તુલના પણ કરી શકો છો શું તમે સમજી ગયા છો પીવી રેશિયો 0 18 છે જે 0 24 થી વધારે સારું છે તેથી એક્સ 2 માં વધુ ગાળો હોવાથી તમે એક્સ 2 લેશો એ બી સી A B C ઉત્પાદનોનો ધ્યાન પૂર્વક જુવો અને બતાવો કે કયો ઉત્પાદન લેવા જેવું છે તમને સ્પષ્ટ હશે કે એ અને બી માટે ફાળો વધારે હોવાથી તમે સીને નહીં લેહશો તમે એ અથવા બી તરફ વધુ ઝુકાવ રાખશો કોઈપણ મિશ્રણ જેમાં એ અને બી માટે વધુ વેઈટ હોય તે મિશ્રણ વધુ સારું છે પરંતુ એ અને બી વચ્ચે વધુ સારું કયું છે આ એક ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે કારણ કે એ અને બી વચ્ચે બીનો યુનિટ દીઠ ફાળો વધારે છે પરંતુ એનો પીવી રેશિયો વધારે છે તેથી તમે કયું લેશો જો વેચાયેલા જથ્થા પર કોઈ નિયંત્રણ હોય તો તમે બીને લઈ શકો છો કારણ કે બીના દરેક એકમ પર તમને 12 રૂપિયા મળે છે પરંતુ સામાન્ય રીતે કુલ વેચાણ પર નિયંત્રણ હોય છે કુલ વેચાણની દ્રષ્ટિએ એ વધુ સારું છે કારણ કે તે વધુ ટકાવારી ફાળો અથવા પીવી રેશિયો આપે છે તમે જોઈ શકો છો કે પીવી રેશિયોમાં સુધારો થયો છે કારણ કે એનું વેઈટ વધારે છે હવે પરિસ્થિતિ મુજબ એ અને બી નો જવાબ બદલાઈ શકે છે પરંતુ આગળ પૂછવામાં આવ્યું છે કે તમે આ 2 મિશ્રણનો માંથી કયું મિશ્રણને લેશો તેનો જવાબ સ્પષ્ટ છે કે તમે એક્સ 2 ને ધ્યાનમાં લેહશો બે કારણોને કારણે તેનું બીઈપી ઓછું છે અને પીવી રેશિયો વધારે છે જે તમે સમજી ગયા છો તે પછી કેશવ લિમિટેડનો કેસ છે તમે મારી સાથે હલ કરો તેઓ બે ઉત્પાદનો એ અને બી વેચે છે વેચાણ કિંમત ચલિત ખર્ચ અને 6 મહિના માટે સામાન્ય સ્થિર ખર્ચની વિગતો આપવામાં આવ્યું છે 4A3B ના ગુણોત્તરમાં વેચવામાં આવે તો દરેક ઉત્પાદન માટે રૂપિયા અને સંખ્યામાં બીઈપીની ગણતરી કરવી સરળ છે તેથી તેમના ધ્યાનમાં 4A 3B નું મિશ્રણ છે જો તે મિશ્રણ લેવાનું હોય તો રૂપિયા અને સંખ્યામાં બીઇપી કેટલું છે એની જાણકારી હોવું જોયીયે ફરીથી બીજા ભાગમાં એજ પ્રશ્ન બીઈપીની ગણતરી કરવા માટે પૂછવામાં આવ્યું છે હવે ત્રીજા ભાગમાં વેચાણ મેનેજરને સલાહ આપો કે આ બે મિશ્રણ માંથી કયું વધુ સારું છે તે પ્રથમ કેસ જેવું જ છે મને આશા છે કે તમે હલ કેરી શકશો તેથી મારી સાથે તેને હલ કરવાનો પ્રયાસ કરો હવે તમે કેવી રીતે આગળ વધશો પ્રથમ પગલામાં આપણે એકમ દીઠ ફાળો જાણવાનો પ્રયત્ન કરીશું એ અને બી માટે કોલમન્સ બનાવો એફસી સાથે ફાળોની ગણતરી કરો અને બંને વેચાણના મિશ્રણ માટેના નફાની ગણતરી કરવાનો પ્રયાસ કરો પછી તમે બીઈપીની ગણતરી કરી શકશો 10 બાદ 5 ફાળો 5 મળશે અને બી માટે ફક્ત 2 સ્થિર ખર્ચ 561000 આપવામાં આવ્યું છે તમે બાસ્કેટ બનાવીને બીઈપીની ગણતરી કરો તેથી વેચાણ મિશ્રણ 1 માં 4A અને 3B ની બાસ્કેટ બનાવી છે તેથી બાસ્કેટ દીઠ વેચાણ કેટલું થશે 4 નું 10 દ્વારા ગુણાકાર કરીયે તો 40 મળે છે 3 નું 12 દ્વારા ગુણાકાર કરીયે તો 36 મળે છે તેથી બાસ્કેટની કુલ વેચાણ કિંમત 76 40 36 થાય છે 5 એક એકમનો ફાળો છે તેથી 5 દ્વારા 4 ને ગુણાકાર કરીયે તો 20 મળે છે અને 3 દ્વારા 2 ને ગુણાકાર કરીયે તો 6 મળે છે તેથી બાસ્કેટ માટે કુલ ફાળો 26 છે હવે તમે બીઈપીની ગણતરી કેવી રીતે કરશો સૌ પ્રથમ આપણે 561 પાછું મેળવવું પડશે તેથી એફસીને એકમ દીઠ ફાળો દ્વારા વિભાજિત કરો ફક્ત વસ્તુ એક એકમ લેવાને બદલે તે બાસ્કેટ તરીકે લેવામાં આવ્યું છે તેથી 561600 ને 26 દ્વારા વિભાજિત કરો તે 21600 ની સંખ્યામાં બીઈપીનો બાસ્કેટ છે જો આપણે એકમ મુજબ લઈએ તો 21600 ને 4 થી ગુણાકાર કરો તો A ના 86400 છે અને બીના 64800 છે તો રૂપિયામાં પીવી રેશિયો કેવી રીતે મળશે 86400 ને 10 ગુણાકાર કરવાની સરળ રીત છે તેથી આપણે 864000 એ અને 777600 બી માટે મળશે પીવી રેશિયોની પણ ગણતરી કરીએ કારણ કે અહીં વેઇટ એવરેજ 0 342 છે આપણે બીઇપીની ગણતરી કરીએ તો 1641600 મળશે હું ફક્ત બતાવું છું કે કેવી રીતે ચેક કરવું તમે તેને એકમોમાં કરી શકો છો અને 1641600 મેળવી શકો છો અથવા ઉત્પાદનના મિશ્રણ માટે વેઇટ એવરેજનો ઉપયોગ કરી શકો છો અને બીઈપી મેળવી શકો છો બંને રીતો તમને સમાન જવાબ આપશે તમે સમજી ગયા છો આ ઉત્પાદન મિશ્રણ 1 માટે છે હવે તમે મિક્સ 2 ની ગણતરી કરો જે 4 4 છે તે ખૂબ જ સરળ 1 1 રેશિયો છે હવે બાસ્કેટ દીઠ વેચાણ શું છે 40 અને 48 કારણ કે 4 ને 10 ગુણાકાર અને આ બાજુ ૧૨ તે જ રીતે બાસ્કેટ દીઠ ફાળો 20 અને આ બાજુ 8 છે તેથી કુલ ફાળો 28 છે 561600 સ્થિર ખર્ચનો સમાન છે દરેક બાસ્કેટમાંથી આપણ ને 21 નું ફાળો મેળવ્યું છે તેથી બીઇપી 20057 સંખ્યામાં બાસ્કેટ છે એકમોમાં જાણવા માટે 20057 ને 4 થી ગુણાકાર કરો તમને 80228 મેળવશો અને બંને એ અને બી માટે તે રૂપિયામાં ગણવામાં આવે છે તેથી જો આપણે વેચાણ કિંમત દ્વારા ગુણાકાર કરીએ તો આપણને 802285 982742 મળે છે અને નિર્ણાયક જવાબ 1765028 છે તે જ રીતે વેઇટ એવરેજનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે હવે વેઇટ એવરેજ પીવી 0 318 છે તેથી બીઇપી 1765000 છે હવે આપણે બીઈપીની ગણતરી કરવી પડશે અને તે પછી વેચાણ મેનેજરને સલાહ આપવી જોઈએ કે બંનેમાંથી કયો મિશ્રણ વધારે સારું છે તેથી બેમાંથી કયું વધારે સારી છે તેને જોવાની બે રીતો છે પેહલો જેમાં બીઇપી વેચાણ મિશ્રણથી વધારે છે તેથી તમારે વેચાણ મિશ્રણ 1 ને લેવું જોઈએ કારણ કે વેચાણ મિશ્રણ 1 માં પીવી રેશિયો વધારે છે તેથી તમારે વેચાણનું મિશ્રણ 1 ને લેવું જોઈએ તમે બન્ને ઉત્પાદનો એ અને બી ની તુલના કરો કયું ઉત્પાદન વધારે સારું છે તમે જોઈ શકો છો કે ફાળોની સાથે પીવી રેશિયોમાં પણ એ નું વધારે સારું છે કારણ કે તેનું પીવી રેશિયો 50 ટકા છે જ્યારે કે આનો પીવી રેશિયો ફક્ત 16 6 ટકા છે એટલા માટે એનું વેચાણ મિશ્રણ 1 વધારે સારું છે તમે સમજી ગયા તેથી મને લાગે કે તમે વેચાણ મિશ્રણની વેચાણ મિશ્રણના બીઇપી પીવી રેશિયોની ગણતરી શીખી ગયા છો અને તેના આધારે નિર્ણય લઈ શકો છો કે કયો વેચાણ મિશ્રણ વધારે સારું છે તેથી આ સાથે આપણે અહીં બંધ કરીશું નમસ્તે આભાર